પ્રિય સહભાગીઓનું સ્વાગત છે અગાઉના મોડ્યુલ માં આપણે આપણા હાથ અને આંગળીઓના અર્થઘટનો જોયા છે વર્તમાન મોડ્યુલમાં આપણે અન્ય લોકો સાથેના ઔપચારિક સંદેશાવ્યવહાર માં આપણા ફીટ દ્વારા અને પગની સ્થિતિ દ્વારા જે અર્થઘટન કરવામાં આવે છે તેના પર ધ્યાન આપીશું આપણા કાઇનેસિક્સ સિગ્નલ ના વિવિધ પાસાઓના અર્થઘટનો વ્યાપક રીતે કરવામાં આવતા હોવા છતાં આમાંના ઘણા ખ્યાલોને વૈજ્ઞાનિક સમર્થન મળ્યું છે સંશોધકોએ આપણને કહ્યું છે કે આપણા પગ અને ફીટ આપણા શરીરના અન્ય અંગોની સરખામણીમાં સંચારમાં વધુ પ્રામાણિક છે આ શોધ સૌપ્રથમ પોલ એકમેન અને વિલિયમ ફ્રીસેન દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમણે સૂચવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તે સામાન્ય રીતે તેના શરીરના નીચલા ભાગ દ્વારા છતું થાય છે અને ખોટું બોલનારના શરીરનો નીચલો ભાગ શરીરના ઉપરના ભાગોની સરખામણીમાં વધુ સંકેતો આપે છે આ વિચાર સૌ પ્રથમ પોલ એકમેન અને વિલિયમ ફ્રીસેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેમણે સૂચવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે તો શરીરના અન્ય ભાગો જે શરીરના ઉપરના ભાગમાં છે તેની સરખામણીમાં પગ અને ફીટમાંથી મહત્તમ ગતિશિલ સંકેતો પ્રાપ્ત થાય છે આ શોધ પાછળથી અન્ય વિવિધ સંશોધકો દ્વારા સમર્થિત કરવામાં આવી હતી અને ખાસ કરીને હું સ્ટલ્ટર દ્વારા થયેલ શોધને ટાંકવા માંગુ છું સ્ટલ્ટરએ ટિપ્પણી કરી છે કે આપણા પગ અને ફીટની સરખામણીમાં આપણા ચહેરાના હાવભાવ તેમજ આપણા હાથ અને આપણી આંગળીઓ પર વધુ સારું અને વધુ સભાન નિયંત્રણ છે આંશિક રીતે તે ત્યાં છે કારણ કે આપણી મોટાભાગની ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન લોકો આપણા ચહેરા પર અને ક્યારેક આપણા હાથ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આપણું મગજ ઉભું રહેવાના કે દોડવાના સંકેતો મોકલે છે તે સહજવૃત્તિ આપણા પગમાં દેખાય છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ વ્યક્તિને બદલે વિશ્વાસઘાતી માર્ગને અનુસરી રહ્યા છો તો પછી જો આપણી સામે ચાલતી બીજી વ્યક્તિ ઠોકર ખાશે અથવા તે અટકી જશે તો આપણે તેની પાછળના કારણ વિશે સભાનપણે વિચાર્યા વિના તરત જ અટકી જશું તેથી આ સહજ સંકેતો આપણા પગની મદદથી અને ફીટની સ્થિતિ સાથે સંચારિત થાય છે વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં પણ ડાયાડિક અને આંતરવ્યક્તિત્વની પરિસ્થિતિઓમાં આપણે જોઇએ છીએ કે આ ખ્યાલો મુખ્યત્વે હાજર છે અને ક્રોસ સાંસ્કૃતિક પરિસ્થિતિઓ દ્વારા વહેંચાયેલી છે જેમ આપણા ચહેરાના હાવભાવ આપણી લાગણીઓને પ્રગટ કરે છે આપણા પગ અને ફીટની સ્થિતિ પણ આપણી લાગણીઓનો સંચાર કરે છે અને સ્ટલ્ટરએ નિર્દેશ કર્યો છે કે પગ અને ફીટની આપણી સ્થિતિની મદદથી ચોક્કસ લાગણીઓ અને ભાવનાત્મક વલણ વધુ સારી રીતે સંચારિત થાય છે અને સૂચિમાં ચિંતા અપેક્ષા સ્વાગત બાકાત અભિરુચિ તેમજ પીછેહઠનો સમાવેશ થાય છે હું કેરેન સ્ટોલ્ઝનોના ખૂબ જ રસપ્રદ લેખનો સંદર્ભ લેવા માંગુ છું આ 2017 ના લેખમાં તેણીએ પગની છ જુદી જુદી સ્થિતિઓનું વિશ્લેષણ કર્યું છે જે તેને એક વાચક દ્વારા મોકલવામાં આવ્યું હતું આપણને લાગે છે કે વિશ્લેષણ ખૂબ રસપ્રદ છે અને આપણી સામાન્ય સમજની ખૂબ નજીક છે જે વ્યક્તિએ A નામની સ્થિતિ પસંદ કરી છે તે વિકરાળ અથવા દેખીતું ચિંતન સૂચવે છે તે વ્યક્તિ પસંદ કરશે કે આ સમસ્યાઓ સમાપ્ત થાય B સ્થિતિ સાથે બીજો વ્યક્તિ એક સ્વપ્નદ્રષ્ટા છે જે આબેહૂબ કલ્પના કરે છે જે વ્યક્તિએ ત્રીજી સ્થિતિ C માટે પસંદગી કરી છે તે વ્યક્તિગત પસંદગીની દ્રષ્ટિએ વધુ ચોખલિયું અને પસંદગીયુક્ત છે ઉદાહરણ તરીકે પગરખાંનો પ્રકાર કપડાંનો પ્રકાર અત્તર જે વ્યક્તિ લગાવે છે વગેરે તેના માટે વ્યક્તિ વધારે પસંદગીયુક્ત હોય છે જે વ્યક્તિને D તરીકે નામ આપેલ ચોથી સ્થિતિ માટે પસંદગી કરી છે તેને ખુલ્લી અને પરોક્ષ રીતે ટીકા સ્વીકારવી મુશ્કેલ બનશે સામાન્ય રીતે આપણે જોયું છે કે જે લોકો આ બેઠકની મુદ્રા પસંદ કરે છે તેઓ ટીકા સાંભળવાને બદલે તરત જ તેમના બચાવમાં કૂદી પડે છે અને હંમેશા તેમની ક્રિયાઓનો બચાવ કરવા અથવા વાતચીતની રીત બદલીને તે સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા ઉતાવળમાં હોય છે જે વ્યક્તિએ E સ્થિતિ માટે પસંદગી કરી છે તે એક એવા વ્યક્તિ તરીકે આવે છે જે ખૂબ જ જિદ્દી અને અડગ હોય છે અને તે જ સમયે તે ઉતાવળ કરતો નથી તે અથવા તેણી એવી વ્યક્તિ હશે જેણે સ્વ સુધારણામાં ઘણો સમય રોકાણ કર્યો હોય શક્ય તેટલું સારું દેખાવા માટે શક્ય તેટલી વધુ સારી રીતે પ્રદર્શન કરવા માટે શક્ય તેટલું વધુ સારી રીતે દેખાવા માટે અને તેથી તે વ્યક્તિ ઉતાવળ કરનાર વ્યક્તિ નથી તે વ્યક્તિ રાહ જોશે અને ઘણા પ્રયત્નો કરશે જો કે તે જ સમયે જો તે આપણા કાઇનેસિક્સ મુદ્રાઓના બાકીના ક્લસ્ટરિંગ દ્વારા આધારભૂત હોય તો તે અસુરક્ષાની ચોક્કસ ભાવના અને આત્મવિશ્વાસનો અભાવ પણ સૂચવી શકે છે ભલે આપણે સમજીએ કે જ્યારે આપણે બેઠા છીએ તો આપણે સામાન્ય રીતે એવી સ્થિતિ શોધી રહ્યા છીએ જે આપણા માટે આરામદાયક હોય અને તે જ સમયે આપણે સામાજિક અને સાંસ્કૃતિક ધોરણોનું ઉલ્લંઘન ન કરવા માટે સભાન છીએ જો કે બેસવાની સ્થિતિ ચોક્કસ સંદેશાઓ પણ આપે છે જે આપણી અચેતન ઇચ્છાઓ અને ધારણાઓ દ્વારા પ્રેરિત થવાની સંભાવના છે ઉદાહરણ તરીકે આપણે ખુલ્લી અને બંધ બેઠક પરિસ્થિતિઓ જોઈ શકીએ છીએ એક વ્યક્તિ જે ખુલ્લા પગ સાથે બેઠો છે તે સામાન્ય રીતે એક એવા વ્યક્તિ તરીકે ગણાય છે જેણે આરામદાયક સ્થિતિ પસંદ કરી છે અને આપેલ પરિસ્થિતિમાં આરામદાયક છે બીજી બાજુ જે વ્યક્તિએ પગની ક્રોસ સ્થિતિ પસંદ કરી છે તે બંધ અને ઓછાબોલા વ્યક્તિ તરીકે ગણાય છે તે જ સમયે ઘૂંટણ વગેરેની સ્થિતિ દ્વારા પ્રદર્શિત થતો તણાવ પણ વ્યક્તિ દ્વારા અનુભવાતી વ્યગ્રતાના સ્તર વિશે ઘણું જાહેર કરે છે ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે કોઈ ચોક્કસ મુદ્રા પસંદ કરીએ છીએ ત્યારે આપણે આ સંદેશાઓ પ્રસારિત કરવા વિશે જાગૃત ન હોય એવું બને પરંતુ બીજી વ્યક્તિ જે આપણી તરફ જોઈ રહી છે તે આ સૂક્ષ્મ સૂચનો માટે અભેદ્ય નથી ચાલો આપણે સામાન્ય રીતે જોવા મળતી કેટલીક મુદ્રાઓ જોઈએ અને વ્યાવસાયિક સંજોગોમાં તેઓ શું સૂચવે છે તે જોઈએ એક ખૂબ જ સામાન્ય મુદ્રા જે આપણે જોઇ છે તે પગની ક્રોસ સ્થિતિ છે આ સામાન્ય રીતે આવતી સ્થિતિનું અર્થઘટન તેના પર આધાર રાખે છે કે પગ બહાર ખેંચાયેલા અને આરામદાયક છે કે પછી તેઓ પગની ઘૂંટી પર ક્રોસ છે અથવા તેઓ ઘૂંટણ પર ક્રોસ છે અથવા તેમના ઘૂંટણમાં અથવા ઘૂંટીની પ્રક્રિયામાં કેટલું તણાવ અનુભવાય છે જો પગ લંબાયેલા છે અને પગની ઘૂંટીઓ ઢીલી રીતે ક્રોસ છે તો તે સામાન્ય રીતે સંકેત આપે છે કે વ્યક્તિ આરામદાયક છે અને તેણે આરામદાયક સ્થિતિ પસંદ કરી છે કામના સ્થળે આપણે ઘણી વખત લોકોને આ મુદ્રા પસંદ કરતા જોઈએ છીએ કારણ કે તે આરામદાયક હોય છે તેમ છતા જો ક્રોસ ચુસ્ત હોય તો તે તણાવ અને વ્યગ્રતાનો સંચાર કરે છે જેનો તે સમયે વ્યક્તિ સામનો કરી રહી છે આ ક્રોસમાં દેખાતું તણાવ અને વ્યગ્રતા કાં તો રક્ષણાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે પરંતુ તેમ છતાં તે કોઈ ચોક્કસ વ્યક્તિથી પોતાને બચાવવાની અથવા આપેલ પરિસ્થિતિમાં પોતાને બચાવવાની ઇચ્છા દર્શાવે છે બીજા ફોટોગ્રાફમાં આપણને લાગે છે કે ક્રોસ પગને ક્રોસ હાથ દ્વારા ડુપ્લિકેટ કરવામાં આવે છે તે બતાવે છે કે વ્યક્તિ માત્ર રક્ષણાત્મક જ નથી પરંતુ ભાવનાત્મક રીતે મિલનસાર પણ નથી અને તેથી આસપાસના લોકો માટે લગભગ અસ્વીકાર્ય છે વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન આપણે જોઇએ છીએ કે જે લોકોએ આ સ્થિતિની પસંદગી કરી છે તેઓ ખુલ્લેઆમ સંવાદમાં ભાગ લેતા નથી તેઓ વાક્યોને બદલે ટૂંકા એન્ક્રિપ્ટ નો ઉપયોગ કરે છે અને તેઓ હંમેશા દરખાસ્તોને નકારવાની ઉતાવળમાં હોય છે કારણ કે ઘણીવાર તેઓ વિગતોને અવગણે છે અને તેથી વાતાવરણને હળવું કરવાની સલાહ આપવામાં આવે છે જેથી લોકો શરીરની મુદ્રાઓને ક્રોસમાંથી બહાર કરી શકે અને તેમના વલણમાં વધુ ગ્રહણશીલ બને આરામદાયક સ્થિતિ તેમજ તણાવ સૂચવવાની સ્થિતિ ઉપરાંત બંધ પગ અથવા બંધ ઘૂંટણનું સામાન્ય અર્થઘટન એ છે કે વ્યક્તિ રક્ષણાત્મક વલણ દર્શાવે છે તેને એલન પીસએ પણ ટેકો આપ્યો છે જેમણે ટિપ્પણી કરી છે કે બે લોકોના ઇન્ટરવ્યૂ અને વેચાણના ત્રણ દાયકાથી વધુ સમય દરમિયાન નોંધ્યું છે કે જ્યારે તે તેના પગની ઘૂંટીને બંધ કરે છે ત્યારે તે માનસિક રીતે તેના હોઠને બચકુ ભરે છે સંશોધકો આપણને લગભગ એક નિર્ણાયક રીતે કહે છે કે તે બંધનું તાણ છે જે સૂચવે છે કે કોઈ વ્યક્તિ પ્રમાણમાં હળવા છે કે નકારાત્મક લાગણીને પાછળ દબાવે છે નકારાત્મક લાગણીઓ ગુસ્સો અથવા અન્ય પ્રત્યે તીવ્ર અણગમો હોઈ શકે તે જરૂરી નથી તે અનિશ્ચિતતા અથવા ગભરાટની હળવી લાગણી અથવા દહેશત અને ભયની સામાન્ય પરિસ્થિતિ પણ હોઈ શકે છે જેનો સામાન્ય રીતે ઇન્ટરવ્યુ વગેરે સમયે લોકો સામનો કરે છે જો કે જો ખુરશીની નીચે પણ પગ પાછો રાખી લેવામાં આવે તો તે સૂચવે છે કે વ્યક્તિ અતડું વલણ ધરાવે છે આપણામાંના મોટા ભાગના લોકો આપણા પગની ઘૂંટીઓ અને ફીટને અચેતન રીતે બાંધીએ છીએ જ્યારે આપણે કોઈ એવા વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ જે આપણાથી વરિષ્ઠ હોય અથવા આપણે આપણી જાતને એવી પરિસ્થિતિમાં જોતા હોઈએ જ્યારે આપણને લાગે કે આપણે રક્ષણાત્મક વલણ રાખવું જોઈએ બાંધેલ પગની ઘૂંટીમાં આપણે ચોક્કસ જાતીના તફાવતો પણ જોઈએ છીએ પુરૂષોમાં આપણે જોઈએ છીએ કે બંધ પગની ઘૂંટી ઘણી વખત બાંધેલી મુઠ્ઠીઓ સાથે જોડવામાં આવે છે જે ઘૂંટણ પર રાખેલ હોય છે અને ઘણી વખત આપેલ પરિસ્થિતિમાં વ્યક્તિ તણાવ અનુભવે છે તેના આધારિત હાથ ઘૂંટણ કે ખુરશીના હાથાને ચુસ્ત રીતે પકડી રાખે છે બીજી બાજુ આપણે જોયું કે સ્ત્રીઓ સામાન્ય રીતે તેમના પગની ઘૂંટીઓ બંધ હોવા છતાં સહેજ અલગ મુદ્રા પસંદ કરે છે તેઓ વધુ આરામદાયક વધુ ઔપચારિક તરીકે દેખાય છે જો કે અમુક મુદ્રાઓ પસંદ કરવાના આ જાતીના તફાવતો હોવા છતાં પગની બંધ ઘૂંટીના સંચાર સમાન છે આ સ્લાઇડ માં આપણે બે મુદ્રાઓ જોઈશું જે કાર્યસ્થળે પણ સમાન છે પ્રથમ યુરોપિયન લેગ ક્રોસ તરીકે ઓળખાય છે જેમાં આપણે જોઇએ છીએ કે વ્યક્તિ આરામથી બેઠી છે એક પગ બીજા પર રાખે છે તે હંમેશા પ્રબળ પગ છે જે બીજા પર ક્રોસ કરે છે સામાન્ય રીતે લોકો આરામ કરવાની સ્થિતિ પસંદ કરે છે પાછળની તરફ ઝૂકેલી મુદ્રા જે સૂચવે છે કે વ્યક્તિ નિયંત્રણમાં છે તે સ્થળ સાથે હકારાત્મક જોડાણ ધરાવે છે અને તે જ સમયે સંસ્કૃતિ છે અને એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે દેખાવા ઇચ્છે છે સામાન્ય રીતે તે સૂચવવા માંગે છે કે વ્યક્તિ વાંધાજનક છે તેની સરખામણીમાં આગળની મુદ્રા જે ન્યુમેરિકલ 4 મુદ્રા તરીકે ઓળખાય છે તે સૂચવે છે કે વ્યક્તિ દલીલબાજ અને ગૂઢ અભિપ્રાય ધરાવે છે આ વ્યક્તિ પાસે અન્ય લોકોના મંતવ્યો પ્રત્યે ચોક્કસ આદરનો અભાવ છે ચોક્કસ જીદ પણ ધરાવે છે અને અન્ય લોકોના સૂચનો માટે ખુલ્લા નથી અને તેમાં સમાન અને ચોક્કસ ખામીઓ હોવા છતાં સતત પોતાનો અભિપ્રાય રાખશે ન્યુમેરિકલ 4 સામાન્ય રીતે મુદ્રા છે જે લોકોને ઔપચારિક પરિસ્થિતિઓ દરમિયાન ટાળવાની સલાહ આપવામાં આવે છે આ સ્લાઇડમાં આપણે બે ફોટોગ્રાફ્સ જોઈ શકીએ છીએ જે ન્યુમેરિકલ 4 મુદ્રાના પ્રકારો છે અને તે ખાસ કરીને અર્ધ ઔપચારિક સંવાદોમાં પણ પ્રમાણમાં સામાન્ય છે કામના સ્થળે પણ સામાન્ય છે આ પ્રતિમામાં ચાર પગની ક્લેમ્પ ની પરિસ્થિતિઓમાં આપણે જોઈએ છીએ કે બંને હાથ પગ પર ક્લેમ્પ થયેલા છે અને એક પગ બીજા પર આડો રાખેલ છે આ વ્યક્તિ હઠીલા અને અઘરા મનની વ્યક્તિ તરીકે દેખાય છે એક વ્યક્તિ જે આપેલ પરિસ્થિતિમાં હજુ સુધી વાટાઘાટો કરવાના મૂડમાં નથી તે વિચિત્ર રીતે હળવાશ અનુભવે છે અને થોડા સમય માટે આ પરિસ્થિતિમાં રહેવા માંગે છે આપણા પગનું હાથથી ક્લેમ્પ કરવાનું સૂચવે છે કે આપણે ચોક્કસ સમય માટે આ સ્થિતિમાં રહેવા માંગીએ છીએ મોટાભાગના સંવાદો વેચાણ સંબંધિત પ્રસ્તુતિઓ દરમિયાન અથવા કોઈપણ ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન ખૂબ હેતુપૂર્ણ કામ આપતા નથી જો વ્યક્તિએ આ પ્રકારનો અભિગમ પસંદ કર્યો હોય તો આપણે જે કહેવા જઈ રહ્યા છીએ તેમાંથી મોટા ભાગનું વ્યક્તિને તેનો કે તેણીનો અભિગમ બળપૂર્વક રીતે ક્લેમ્પ માટે પ્રોત્સાહિત કરશે અને ના ટૂંક સમયમાં મૌખિક કરવામાં આવશે અને તેથી ચોક્કસ પ્રકારના વળાંક માટે વિચારવાની તેની બીજી ચોક્કસ વ્યૂહરચના વિશે વિચારવું અગત્યનું બને છે જેથી આ ક્લેમ્પ કરેલ સ્થિતિ પૂર્વવત્ થઈ શકે અને વ્યક્તિ બોડી લેંગ્વેજ માં હળવા થઈ શકે અને બહુ જલદીથી આપણને લાગશે કે શરીરની હળવી મુદ્રા પણ મગજને ચોક્કસ સંકેતો મોકલી રહી હશે અને આ પરિસ્થિતિમાં એક અલગ અભિગમ અપનાવી શકાય છે અમુક અન્ય સ્થિતિઓ જે આપણે લઈ શકીએ છીએ તે છે લેગ ટ્વાઇન અને સમાંતર પગ તેમજ સૂચિતાર્થો જો કોઈ વ્યક્તિ તેના પગને સ્ટ્રોક કરી રહ્યો હોય લેગ ટ્વાઇન સામાન્ય રીતે સ્ત્રીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે જે પ્રમાણમાં શરમાળ હોય છે પુરુષો વચ્ચે તે સામાન્ય રીતે કાર્યસ્થળે સમાન નથી સમાંતર પગ એવી વસ્તુ છે જે સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે પરંતુ પુરુષોમાં પણ તે સમાન છે સમાંતર પગની સ્થિતિ સામાન્ય રીતે સ્ત્રીની મુદ્રા સાથે સંબંધિત હોય છે પરંતુ તેમ છતાં તે પુરુષોમાં પણ જોવા મળી શકે છે સ્ત્રીઓમાં તે સ્ત્રીની અને હકારાત્મક મુદ્રા માનવામાં આવે છે આ એક મુદ્રા છે જે માવજત વર્ગોમાં મહિલાઓને પસંદ કરવાનું શીખવવામાં આવે છે તે આત્મવિશ્વાસ અને આકર્ષણનું ચોક્કસ સ્તર પણ સૂચવે છે જો કે પુરુષોમાં તે સામાન્ય રીતે કશુંક નામર્દાઈ સાથે સંકળાયેલું હોય છે સંવાદ દરમિયાન જો કોઈ વ્યક્તિ બેસતી વખતે તેના પગને સ્ટ્રોક કરે છે તો તે સામાન્ય રીતે અશાંતિ દબાવવાની ક્રિયા માનવામાં આવે છે જો તે વારંવાર કરવામાં આવે છે તો તે વ્યક્તિના તાણને દર્શાવે છે જો કે સ્ત્રીઓમાં તે ઘણીવાર ચેનચાળાના હાવભાવ સાથે સંકળાયેલી હોય છે અને તેને ટાળવી જોઈએ પ્રથમ છે મહારાજા મુદ્રા અથવા લિંકનેસ્ક મુદ્રા જે આત્મવિશ્વાસ તેમજ પ્રભાવશાળી સ્વભાવ સૂચવે છે તે ચોક્કસ ખુરશી પર બેસવાની આત્મવિશ્વાસપૂર્ણ રીત છે જ્યાં હાથ કોઈપણ તણાવ વગર શાંતિથી રાખવામાં આવે છે અને ફીટ પણ જમીન પર શાંતિથી રાખવામાં આવે છે જો આપણે બે લોકોને એક જ સ્થિતિ પસંદ કરતા જોઈએ અને એકબીજાની સામે બેસે તો સંવાદ આત્મવિશ્વાસપૂર્ણ છે અને સાથે તે સકારાત્મક દિશામાં આગળ વધે છે બીજી મુદ્રા જે ત્વરિત મુદ્રા તરીકે ઓળખાય છે તે વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે જે સકારાત્મક વલણ ધરાવે છે જે પણ ચર્ચા કરવામાં આવી રહી છે તે માટે સંમત થયા છે અને તેની સાથે આગળ વધવા માંગે છે આ તે વ્યક્તિની મુદ્રા છે જે પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર છે ઉદાહરણ તરીકે આગળ વધવા માટે હમણાં હું ઈશારો કરું જો આ માનસિક ગેરહાજરીપૂર્વક હડપચીને સ્ટ્રોક કરવાના હાવભાવ સાથે પણ સંકળાયેલ છે તો તે એક સંકેત છે કે વ્યક્તિ દરખાસ્ત માટે સંમત થઈ ગઈ છે અને વેચાણ કરી શકાય છે અમુક અન્ય મુદ્રાઓ જે અર્ધ ઔપચારિક પરિસ્થિતિઓમાં જોવા મળે છે ઉદાહરણ તરીકે કાર્યસ્થળમાં જ્યાં સહકર્મીઓ અથવા ટીમના સભ્યો લાંબા સમયથી સાથે કામ કરી રહ્યા છે તેઓ બેસીને પગ ફેલાવે છે અને લંબાવે છે જે અગાઉ બનેલી કોઈ વસ્તુના પ્રતિભાવ તરીકે બિન સ્વીકૃતિ સૂચવે છે તે એક એ મુદ્રા પણ છે જે સંપૂર્ણ છૂટછાટ સૂચવે છે જો કે ચર્ચા દરમિયાન જો આ મુદ્રા લેવામાં આવી હોય તો તે સૂચવે છે કે તે વ્યક્તિ કંઈક સ્વીકારી રહી નથી જે અગાઉ થયું હતું તે શરીરના ઉપરના ભાગને કેટલો દૂર પાછળ ઝુકાવે છે તેના પર નિર્ભર કરે છે અને આ પાછળની તરફ ઝૂકવું એ સૂચવે છે કે વ્યક્તિ કોઈ ઘટના અથવા કોઈ વ્યક્તિ માટે કેટલો અંતર રાખવાનો પ્રયાસ કરી રહી છે જો આપણે બીજી મુદ્રા જોઈએ જેમાં એક વ્યક્તિ ખુરશીના હાથા ઉપર પગ રાખીને બેઠો છે આપણે સામાન્ય રીતે એવું અનુભવીએ છીએ કે વ્યક્તિ અનૌપચારિક રીતે હળવાશથી દેખાઈ રહી છે બીજી બાજુ આપણને લાગે છે કે વાસ્તવિક લાગણીઓ તેનાથી વિપરીત છે વ્યક્તિ માત્ર નોંધાયેલા તફાવતમાં જ નહીં પણ અન્ય લોકો માટે ચોક્કસ દુશ્મનાવટ પણ દર્શાવે છે તે પ્રબળ સ્થિતિ અથવા શ્રેષ્ઠ સ્થિતિનો પણ સંચાર કરે છે અને તેથી આ મુદ્રામાં બેઠેલા આ વ્યક્તિ સાથે સરખાવવું મુશ્કેલ હોઈ શકે છે ત્રીજી મુદ્રાને બીજા મુદ્રાના વિસ્તરણ તરીકે લઈ શકાય છે તે અનૌપચારિક કે સહકારી નથી હકીકતમાં સમૂહની પરિસ્થિતિમાં ખુરશીનો પાછળનો ભાગ ઢાલ તરીકે લેવામાં આવ્યો હોય છે ઢાલ કદાચ અન્ય લોકો અથવા વિષય કે જે ચર્ચા હેઠળ છે તેને અનુલક્ષીને હોય શકે છે અને તે બીજી મુદ્રાના અર્થને પણ જાળવી રાખે છે મુદ્રાના હકારાત્મક અને નકારાત્મક અર્થોની સમજ આપણને આપણી મુદ્રાઓની મદદથી નકારાત્મક સંચાર ટાળવામાં મદદ કરે છે અને તે જ સમયે સમૂહ ક્રિયાપ્રતિક્રિયામાં અન્ય વ્યક્તિના સાચા ઇરાદાને ડીકોડ કરે છે જે રીતે આપણે આપણા ફીટ ગોઠવીએ છીએ તે અન્ય લોકો પ્રત્યે આપણી લાગણીઓને પણ પ્રતિબિંબિત કરે છે જેની સાથે આ ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ જો આપણે અન્ય લોકો પ્રત્યે ખુલ્લું અને હકારાત્મક વલણ રાખીએ છીએ તો આપણા ફીટ આપણું માથું અને ધડ તે જ વ્યક્તિને એક જ સૂચક તરફ નિર્દેશ કરે છે અને આ સ્થિતિ આપણને અન્ય લોકોના આપણા પ્રત્યેના વલણની સમજ આપે છે અને વઈસા વર્સા બીજી બાજુ જો પરિસ્થિતિ નકારાત્મક હોય અથવા વલણમાં ચોક્કસ તફાવત હોય તો તે પણ સમજી શકાય તેવું છે કારણ કે ફીટ અને ધડ જુદી જુદી દિશામાં સ્થિત હશે આપેલ વિડીયોમાં આ વિચાર રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યો છે ફીટની ભાષા ફીટ એ વ્યક્તિનો પ્રામાણિક ભાગ છે કારણ કે આપણે હંમેશા આપણા ફીટ શું કરી રહ્યા છે તેનાથી પરિચિત નથી ખુરશીના પગની આસપાસ જોડાયેલા પગની ઘૂંટી બતાવે છે કે વ્યક્તિ નર્વસ છે અથવા તેને અથવા તેણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે હું મારી જાતને રાત્રિભોજનમાં આ કરતો જોઉં છું જો કોઈ વ્યક્તિની એક પગની એડી જમીન પર હોય છે અને પંજા આકાશ તરફ હોય તો તે અથવા તેણી ખુશ છે અથવા પોતાની પ્રશંસા કરે છે આ સામાન્ય રીતે અરીસામાં થાય છે જો કોઈ ફીટ ટેપ કરતો હોય અને સંગીત ન હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ નર્વસ છે અથવા જવા માંગે છે રેસ્ટોરંટ માં ખૂબ જાય છે પગની ક્રોસ કરેલી ઘૂંટી તરફ આગળ લંબાયેલા પગ સાથે બેઠેલી વ્યક્તિ હળવાશ કે આત્મવિશ્વાસ અનુભવે છે જ્યારે કોઈ વ્યક્તિના પગ ક્રોસ હોય અને પગ હલતા હોય ત્યારે તેઓ કંટાળેલા છે કંટાળીને તેનું વર્ણન કરવાની બીજી કોઈ રીત નથી જો ફીટ જિગ્લી થઈ જાય અને થોડો ડાન્સ કરે તો વ્યક્તિ ખુશ અથવા ઉત્સાહિત અથવા બંને છે જો કોઈનું શરીર તમારી તરફ વળેલું હોય પરંતુ એક અથવા બંને પગ વળેલા q હોય તો વ્યક્તિ તમારી સાથે રહેવા માંગતો નથી એક અથવા બંને પગ વ્યક્તિને રસ હોય તેવી વસ્તુ તરફ નિર્દેશ કરે છે તેથી જ્યારે તેમના પગ તમારાથી દૂર નિર્દેશિત કરે છે તો તમે કદાચ જોવા માગો છો તેમના પગ ક્યાં નિર્દેશ કરે છે કારણ કે તેઓ મોટાભાગે તેઓ જેમાં રસ ધરાવે છે અથવા તેઓ જ્યાં જવા માંગે છે તેની સામાન્ય નજીકમાં છે જો એક પગ ધ્રૂજવા લાગે અથવા લાત મારવા લાગે તે બતાવે છે કે વ્યક્તિ નાખુશ છે જો પગ પહોળા હોય તો વ્યક્તિ મજબૂત લાગે છે અને ક્યારેક ગુસ્સે પણ લાગે છે ગર્જના હું સારો છું વાંધો નહીં લોકો સામાન્ય રીતે તેમને ગમતા હોય અથવા આરામદાયક હોય તેના તરફ પગ ક્રોસ કરે છે અને તે વિપરીત રીતે પણ કામ કરે છે જો તમે કોઈની બાજુમાં બેઠા હોવ કે જેનાથી તમે આરામદાયક નથી તો તે ખૂબ જ સંભવ છે કે તમે તમારા પગને તેમનાથી દૂર ક્રોસ કરી રહ્યા છો અને પછી ત્યાં એક મુદ્દો છે જ્યાં તમે બે લોકો વચ્ચે બેઠા છો કે જેનાથી તમે આરામદાયક છો અને તમારે તેમાંથી એકથી દૂર તમારા પગને ક્રોસ કરવો છે તે ઓક્વર્ડ છે પરંતુ ફક્ત તમારા માટે ઓક્વર્ડ છે કારણ કે તેઓ કદાચ જાણતા નથી કે તમારી બોડી લેંગ્વેજ શું કહી રહી છે કે કદાચ તે ફક્ત હું જ છું હા કદાચ તે ફક્ત હું જ છું અને છેલ્લે જ્યારે બે લોકો એક સાથે ચાલતા હોય અને તેમના પગલાઓ એક જ સમયે જમણે ડાબે જમણે ડાબે જતા મેળ ખાતા હોય તો તેઓ એકબીજા સાથે વાત કરવા માગે છે અને તેઓ કદાચ મિત્રો છે જો કે તે તકનીકી રીતે નિયમ નથી પરંતુ તેઓ એકબીજા સાથે વાત કરવા માગે છે જો આપણી બેસવાની મુદ્રા આપણા વલણ વિશે ઘણું પ્રગટ કરે છે તો આપણે જે રીતે ઊભા છીએ તે પણ આપણા વલણ અને વર્તનના ઘણા પાસાઓ સૂચવે છે અલગ પગ પ્રભુત્વના સંકેતને યોગ્ય રીતે અર્થઘટિત કરે છે તે નિશ્ચિતપણે સ્થિર અને સ્થાવર છે તે વ્યક્તિને સૂચવે છે જે જમીન વગેરે પર ઊભો છે તે રમતગમતના લોકોમાં સામાન્ય છે તે સામાન્ય રીતે સુરક્ષા દળોમાં પણ જોવા મળે છે અને તે કઠોરતાનો વેશધારણ છે વ્યક્તિ અન્ય વ્યક્તિને માનસિક કઠોરતા જણાવવા માંગે છે એક વ્યક્તિ જે તેના ઝુકેલા વલણને પસંદ કરે છે તે સ્વતંત્ર રીતે અલગ પગના વિસ્તરણની પ્રભાવશાળી છાપ છે ઝુકેલા વલણ વ્યક્તિના વલણમાં વધારાની શીતળતા અને લડતનો સંચાર કરે છે અને સામાન્ય રીતે આ એવી સ્થિતિ છે જે કોઈપણ વ્યવસાયિક પરિસ્થિતિમાં ક્યારેય પસંદ કરવામાં આવતી નથી સમાંતર વલણ અથવા ધ્યાન પર ઔપચારિક સ્થિતિ છે જે કોઈપણ પ્રતિબદ્ધતા વગર તટસ્થ વલણ દર્શાવે છે કાં તો રહેવા માટે અથવા જવા માટે સામાન્ય રીતે આપણે તે લોકોમાં આ સ્થાયી સ્થિતિ જોઈએ છીએ જેઓ નીચા તાબાના છે જેઓ સુરક્ષા સંબંધિત હોદ્દો ધરાવે છે જુનિયર અધિકારીઓ નાના સ્કૂલનાં બાળકો જેઓ વરિષ્ઠ વ્યક્તિ તરફથી દિશા પ્રાપ્ત કરવાની રાહ જોઈ રહ્યા છે તે વ્યક્તિ તરફથી ચોક્કસ ખચકાટ સૂચવે છે વ્યક્તિમાં ભિન્નતા હોય છે અને તે ખુલ્લેઆમ અભિપ્રાય આપી શકતો નથી પરંતુ તેમ છતાં તે આ વ્યક્તિની ઇચ્છા અને તાત્કાલિક આજ્ઞાપાલનનો પણ સંચાર કરે છે બટ્રેસ વલણ થોડું અલગ છે આ સ્ટેન્ડ માં આપણે આપણા મોટા ભાગના વજનને સીધા સહાયક પગ પર મુકીએ છીએ બીજા પગને બટ્રેસ તરીકે કામ આપીએ છીએ આ સ્ટેન્ડ અપનાવતા લોકો ક્યારેક આરામથી ઊભા લોકો તરીકે દેખાઇ આવે છે જો કે તે સૂચવે છે કે વ્યક્તિને તેની આસપાસ શું થઈ રહ્યું છે તેમાં બરાબર રસ નથી પણ પ્રથમ ઉપલબ્ધ તક સાથે દૂર જવાની ઇચ્છા છે જમીન પર બંને પગ સાથે ઊભા રહેવું એ તટસ્થ છતાં શક્તિશાળી સ્થાયી સ્થિતિ છે આ ફોટોગ્રાફમાં આપણે જોઇએ છીએ કે એક વ્યક્તિ પગ વચ્ચેના પ્રમાણભૂત અંતર પર ઊભો છે જે જમીન પર શાંતિથી રાખેલો છે આ એક સ્થિર અને ધ્યાન કેન્દ્રિત સ્થિતિ છે તે કોઈ લડાઈ બતાવતું નથી તે કોઈ બિન મૌખિક કોલાહલ પણ દર્શાવતું નથી અને તેથી તેને સામાન્ય રીતે ઔપચારિક અને કેન્દ્રિત સ્થિતિ તરીકે ગણવામાં આવે છે કોઈપણ વ્યાવસાયિક પરિસ્થિતિમાં આપણી ક્રિયાપ્રતિક્રિયાઓ શરૂ કરવા માટે શ્રેષ્ઠ છે આની સરખામણીમાં પગની આગળ હોવાની સ્થિતિ સૂચવે છે કે આપણે દૂર જવાના છીએ અને તે સામાન્ય રીતે લાંબી અને કડક ચાના અંત તરફ લોકો દ્વારા અપનાવવામાં આવે છે જો તે સમૂહની સ્થિતિમાં પસંદ કરવામાં આવે તો આપણે આપણા મુખ્ય પગને સૌથી રસપ્રદ વ્યક્તિ અથવા ગ્રુપની સૌથી આકર્ષક વ્યક્તિ તરફ નિર્દેશ કરીએ છીએ તે જૂથની સ્થિતિમાં તે વ્યક્તિ તરફ આપણો ઝુકાવ દર્શાવે છે આ એક વલણ છે જેને બેન્ટ બ્લેડ વલણ તરીકે પણ ઓળખવામાં આવે છે દેખીતી રીતે રક્ષણાત્મક નકારાત્મક મુદ્રા તે ચોક્કસ કઠોરતા ધરાવે છે જો કે કઠોરતાની હદ હાથની કઠોરતા તેમજ ચહેરાના હાવભાવના આધારે દર્શાવવામાં આવે છે જો તેઓ બંધિત અને કઠોર હોય તો કઠોરતાની હદ ખૂબ વધારે છે તે જ સમયે આ મુદ્રાની અસ્થિરતા ચોક્કસ પ્રતિબદ્ધતા સૂચવે છે કારણ કે જે વ્યક્તિ આ વલણ પસંદ કરે છે તે વાતચીત દરમિયાન બેસશે વાટાઘાટોને મધ્યમાં છોડી દેશે નહીં અને ચાલવા નહીં માંડે કેટલીકવાર તેને શરણાગતિના કૃત્ય તરીકે લેવામાં આવે છે તે વ્યક્તિ ત્યાં રહેવાની કોઈ અધીરાઈ વ્યક્ત કરતી નથી પણ ત્યાં રહેવા માંગે છે જો કે તે વ્યક્તિ તરફ અથવા હાથની પરિસ્થિતિ તરફ સુરક્ષાના ચોક્કસ સ્તરને સૂચવે છે તેથી આ એક નકારાત્મક સ્થિતિ હોવા ઉપરાંત તે રક્ષણાત્મક અને વ્યક્તિની સુરક્ષા સૂચવે છે તે ઉતાવળની મુદ્રામાં હોય તે જરૂરી નથી અને જો બીજી વ્યક્તિ ધીરજ રાખે તો આપણને લાગે છે કે આ સ્થિતિમાં નકારાત્મકતાને સંવાદ દ્વારા દૂર કરી શકાય છે કેટલીકવાર આપણે એ પણ અનુભવીએ છીએ જેને ફિજેટીંગ ફીટ તરીકે ઓળખવામાં આવે છે ફિજેટીંગ ફીટ આરામદાયક પગની સ્થિતિની વિરુદ્ધ છે અને તે વ્યક્તિને આ સ્થિતિથી દૂર જવા પરિસ્થિતિ છોડીને ભાગી જવા માટે ઉતાવળભર્યું વલણ સૂચવે છે ઊભા રહેતી વખતે વ્યક્તિ આ અધીરાઈ દર્શાવવા માટે વારંવાર પગને ટેપ કરી શકે છે એ જ રીતે જ્યારે ઊભા રહેતા કે બેસતા તેના પગથી ટેપ કરવું અધીરાઈનું પ્રતીક છે અને તે જ સમયે તે જે કહેવામાં આવી રહ્યું છે તેનાથી ચોક્કસ અસંતોષ પણ સૂચવી શકે છે કેટલીકવાર તેનો અર્થ એ પણ થઈ શકે છે કે જે વ્યક્તિ તેના કે તેણીના પગ ટેપ કરી રહી છે તે કોઈ વિનોદી પ્રત્યુત્તર પસાર કરવામાં અથવા સંવાદમાં કંઈક ઉમેરવામાં રસ ધરાવે છે અને આ પરિસ્થિતિમાં વ્યક્તિને ભાગ લેવાની અને બોલવાની તક આપવી પડશે વ્યાવસાયિક પરિસ્થિતિમાં ફિજેટીંગ ફીટની વિવિધતાને ટીટરિંગ ફીટ તરીકે ઓળખવામાં આવે છે ફીટ જે અસ્થિર રીતે સંતુલિત છે અને વ્યક્તિ સતત આગળ અને પાછળ ઝૂલાવે છે આ ક્રિયા દર્શાવે છે કે વ્યક્તિને આરામથી તકલીફ છે અને વ્યક્તિ નકારાત્મક બાબતોની ખૂબ વાતચીત કરી શકે છે ઉદાહરણ તરીકે વ્યક્તિ કંઈક બીજું વિચારી શકે છે કે આ મુદ્દો પડતો મૂકવો અથવા આગળ વધવું અથવા વ્યક્તિ એવું વિચારે છે કે વક્તા પૂરતા પ્રમાણમાં વિશ્વાસપાત્ર નથી ટીટરિંગ ફીટને નકારાત્મક શરીરની મુદ્રા તરીકે ન લેવી જોઈએ કારણ કે વ્યક્તિ મૂળભૂત રીતે વક્તા પ્રત્યે તેમજ સ્થિતિ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે સંવાદદાતાએ ઉતાવળના કારણો જાણવાનો પગ શા માટે ટીટરિંગ છે તે શોધવાનો અસ્થિરતા શા માટે છે તે પરિસ્થિતિ વિશે વધુ જાણવા અને તેને સંતોષકારક રીતે ઉકેલવા માટે પ્રયાસ કરવો જ જોઇએ એક સ્ટોંપિંગ ફીટ આપણી દુશ્મનાવટ સૂચવે છે સામાન્ય રીતે તે એક નાદાન વર્તન ગણવામાં આવે છે અને પુખ્ત વયમાં તે અતિશય ગુસ્સા અથવા ભારે નિરાશાનું પ્રતિબિંબ છે જે હંમેશા ટાળવું જોઈએ ચાલો જોઈએ કે જે 45 ડિગ્રી ઓપન પોઝિશન તરીકે ઓળખાય છે આ ઓપન પોઝિશનમાં આપણને લાગે છે કે ત્રણ લોકોનું વર્તન જોવામાં આવે છે જો બે લોકો પહેલાથી જ સંવાદમાં વ્યસ્ત છે અને ત્રીજી વ્યક્તિ તેમાં ભાગ લેવા માંગે છે તો પહેલાથી જ સંવાદમાં રહેલા બે લોકોને એવી સ્થિતિમાં જવું પડશે કે ત્રીજી વ્યક્તિને આમંત્રિત લાગે જો મૂળ રીતે સંવાદમાં રહેલા બે લોકો બંધ વલણ સાથે ચાલુ રાખે અને પગ અથવા પગની સ્થિતિ થોડો પણ ખોલતા નથી તો અન્ય વ્યક્તિ સંપૂર્ણપણે બહારના વ્યક્તિ જેવુ અનુભવે છે અને આ સ્થિતિમાં ભાગીદારી અશક્ય બની જાય છે બંધ અને ખુલ્લા શરીરની સ્થિતિ અન્ય લોકો સાથે ખુલ્લેઆમ વાતચીત કરવાની આપણી ઇચ્છા દર્શાવે છે જેમ જેમ આપણે જૂથમાં અથવા જોડીમાં વધુ આરામદાયક અનુભવવાનું શરૂ કરીએ છીએ અને બીજાઓને જાણીએ છીએ તેમ આપણે હલનચલન ની શ્રેણીમાંથી પસાર થઈએ છીએ અને પછી પ્રથમ ફોટોગ્રાફમાં દર્શાવ્યા મુજબ ક્રોસ કરેલા હાથ અને પગ સાથે રક્ષણાત્મક સ્થિતિ પસંદ કરવાને બદલે બીજા ક્રમમાં બતાવ્યા પ્રમાણે આપણે ધીમે ધીમે વધુ હળવા અને ખુલ્લી સ્થિતિમાં જઈ શકીએ છીએ જો તમે પ્રથમ ફોટોગ્રાફમાં શરીર સંકેતો હાવભાવ અને મુદ્રાઓ જુઓ તો આપણને લાગે છે કે તેઓ એકબીજા પ્રત્યે અનિશ્ચિતતાની ભાવના દર્શાવે છે બીજી બાજુ બીજા ફોટોગ્રાફમાં તે બીજાની પ્રમાણમાં અન્ય વ્યક્તિની ખુલ્લી સ્વીકૃતિ છે જે હાવભાવ અને મુદ્રાઓ દ્વારા પ્રદર્શિત થાય છે સમૂહ મિલાપ સંમેલન દરમિયાન પગ અને ફીટની હિલચાલનું વિશ્લેષણ આ વિડિઓમાં કરવામાં આવ્યું છે જ્યારે તેઓ કોઈની સાથે વાત કરતા હોય અથવા મધ્યમાં વાતચીતમાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેમની માનસિક પરિસ્થિતિઓનુ પગ અને ફીટની સ્થિતિ પરથી અનુમાન કરી શકીએ છીએ વિષય પગ અને ફીટ જો તમે તમારી સ્પર્ધામાં પગ મૂકવા માંગતા હોવ તો ઘૂંટણની નીચે શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન આપો તે થોડી જાણીતી હકીકત છે કે પગ આપણા શરીરના બે સૌથી અભિવ્યક્ત ભાગો છે ચાલો જોઈએ કે આપણા પગ અને ફીટ શું વાતચીત કરી શકે છે તે વિશે આપણે શું શોધી શકીએ છીએ આ વ્યક્તિ કમરથી ઉપરથી પ્રવૃત્ત દેખાઈ શકે છે પરંતુ વાસ્તવમાં તે ઈચ્છે છે કે તે તેના પગની દિશામાં જઈ રહી હોત દરવાજાની બહાર તેના પગ ખૂબ છુટ્ટા છે ચાલો એક સમૂહ મિલાપ સંમેલનમાં આ લોકો પર એક નજર કરીએ જે તમને લાગે છે કે તેના બદલે બીજી કોઇ જગ્યાએ હશે તમે સમજી ગયા એ કે જેણે તેના પગથી દરવાજા તરફ નિર્દેશ કર્યો અહીં તે ખૂબ સ્પષ્ટ છે કે આ બે લોકો ખરેખર એકબીજાને પસંદ કરે છે કારણ કે તેમના પગ અને ફીટ એકબીજા તરફ નિર્દેશ કરે છે તે સમાન જ ઉભા રહેલ સ્થિતિમાં સાચું છે હકીકતમાં જ્યારે તમે બે લોકોને અહીં આ બે જેમ વાતચીતમાં રોકાયેલા જોવો તો તે ચતુરાઈ લાગશે કે વિક્ષેપ કરવાનો પ્રયાસ ન કરવો તમે તમારી જાતને ક્ષોભિત સ્થિતિમાં મૂકી શકો છો પરંતુ નિરાશ ન થાઓ જો તમે પહેલેથી ચાલુ હોય તે વાતચીતમાં જોડાવા માંગતા હો તો તમે બે વસ્તુઓ કરી શકો છો પહેલા એક જોડી અથવા ત્રણ શોધો જે અન્ય વ્યક્તિને સમાવવા માટે ખુલ્લા લાગે તમે કેવી રીતે કહી શકો કે તેઓ ખુલ્લા છે કંઈપણ Refer time 3416 તમને તે સમજાયું તેમના પગ અને પગની સ્થિતિ દ્વારા વાતચીતમાં સામેલ થવાની તમારી તક વધારવાની બીજી રીત નકલ કરવી તે છે જ્યારે લોકો તેમની પસંદના લોકો સાથે વાતચીત કરે છે ત્યારે તેઓ અન્ય વ્યક્તિની બોડી લેંગ્વેજને પ્રતિબિંબિત અથવા નકલ કરશે આપણે લોકોને પ્રતિબિંબિત કરીએ છીએ તેમને બતાવવા માટે કે આપણે સરખા દિમાગના છીએ અને તેથી સાથે ફરવા માટે સલામત છીએ તેથી ચાલુ વાર્તાલાપમાં બંધ બેસવાની એક સરસ રીત એ છે કે પહેલાથી વાતચીત કરતા લોકોને પ્રતિબિંબિત કરો ત્યાં એક સારી તક છે કે તેઓ તમારી સામ્યતા સમજશે અને તમને સમાવવા માટે ખુલશે આપણે હમણાં જ વાત કરી રહ્યા છીએ Refer time 3448 હવે હું આશા રાખું છું કે તમારી પાસે બહાર જવા અને તમારા શ્રેષ્ઠ પગને આગળ મૂકવા માટે પૂરતી માહિતી હશે ચાલો આપણે ઘૂંટણના પોઈંટ્સ અને તેઓ આપણા વલણ વિશે બરાબર શું સૂચવે છે તે જોઈએ ઘૂંટણના પોઈંટ A અને B માં જે આપણને ન્યુમેરિકલ 4 મુદ્રાની યાદ અપાવે છે આપણને લાગે છે કે અન્ય વ્યક્તિને નકારવાનો અભિગમ બતાવવામાં આવે છે જો ઘૂંટણ અન્ય વ્યક્તિની દિશામાં નિર્દેશ કરે છે જેમ કે તે પ્રથમ ફોટોગ્રાફ A માં દર્શાવવામાં આવ્યું છે તો તે અન્ય વ્યક્તિ અથવા તેના નિવેદનનો સીધો અસ્વીકાર છે B માં આપણે જોઇએ છીએ કે તે પગનો એકમાત્ર ભાગ છે જે અન્ય વ્યક્તિની દિશામાં ખસેડવામાં આવે છે કેટલીક સંસ્કૃતિઓમાં તેને અત્યંત અપમાનજનક તરીકે જોવામાં આવે છે તેમ છતાં તમામ સંસ્કૃતિઓમાં તે અસ્વીકારની મુદ્રા છે અને તેને અત્યંત નકારાત્મક માનવામાં આવે છે તે તરત જ વાતચીતના ખુલ્લા પ્રવાહને અટકાવી દે છે અને કોઈપણ સંવાદમાં હાનિકારક છે તે આપણા ટો ની સ્થિતિ છે જે આપણા વલણની સકારાત્મકતા અથવા નકારાત્મકતા સૂચવે છે ઉપર તરફ રહેલ ટૉ સૂચવે છે કે વ્યક્તિ સારા મૂડ માં છે અથવા તે કંઈક હકારાત્મક સાંભળવાની શક્યતા બતાવે છે ઉદાહરણ તરીકે જો કોઈ વર્ગમાં પિકનિક ની જાહેરાત કરવામાં આવે તો સૌથી ઉત્સાહી વિદ્યાર્થીઓ તરત જ તેમના અંગૂઠાને ઉપરની તરફ લઈ જશે જો આપણે ફોન પર વાત કરનારી વ્યક્તિને જોતા હોઈએ અને પછી ટો ઉપર તરફ હોય તો આપણે લગભગ ખાતરી કરી શકીએ કે તે એક સારા સમાચાર છે અથવા ઓછામાં ઓછું આનંદદાયક વાતચીત તો છે જ તેનાથી વિપરીત પીજિઅન ટોઝ જ્યારે ટૉઝ અંદરની તરફ હોય છે ત્યારે તે ચોક્કસ નમ્રતા દર્શાવે છે અને તે આપણા સંવાદો દરમિયાન અન્ય પ્રબળ ભાગીદાર દ્વારા આગેવાની લેવાની આપણી ઈચ્છાનો સંકેત આપે છે પીજિઅન ટોઝ શરીરને નાના દેખાતા બનાવે છે અને તેને ઓછી ધમકી આપતી રૂપરેખામાં દબાણ કરે છે તે આપણી આધીનતા અને આપણી નમ્રતા અને અન્ય લોકો દ્વારા પ્રભુત્વ ધરાવવાની આપણી ઇચ્છા પણ દર્શાવે છે તે તે હાવભાવોમાંનું એક પણ બને છે જેનો ઉપયોગ ફિલ્મોમાં લાગણીઓના સ્ટોક અભિવ્યક્તિ તરીકે થાય છે આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બોડી લેંગ્વેજ નિષ્ણાંત કેરોલ કિન્સે ગોમન વિશ્લેષણ કરે છે કે વ્યક્તિના પગ જુદી જુદી પરિસ્થિતિમાં શું કહે છે તેમની શારીરિક ભાષાને નિયંત્રિત કરો તેઓ મોટે ભાગે તેમના ચહેરાના હાવભાવ અને હાથ અને હાથના હાવભાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કારણ કે પગ અને ફીટ છૂટી જાય છે અને સંભારવામાં આવતું નથી તે એ પણ છે જ્યાં લગભગ હંમેશા સત્ય મળે છે ચાલો હું તમને કેટલાક ઉદાહરણો આપું જો દાખલા તરીકે તમે સહકર્મચારી સાથે વાત કરી રહ્યા છો તો જેના શરીરના ઉપરનો ભાગ તમારી તરફ સામનો કરી રહ્યો છે પરંતુ જેના ફીટ અને પગ દરવાજા તરફ એક ખૂણો ફેરવે છે સમજવું કે વાતચીત પુરી થઈ ગઇ છે તેના ફીટ તમને કહી રહ્યા છે કે તે જવા માંગે છે જો કોઇ ક્રોસ કરેલ પગ સાથે બેઠેલા હોય તો પણ પગની સ્થિતિ છતું કરે છે દાખલા તરીકે જો હું તમારી બાજુમાં બેઠો હોઉં અને તમે અહીં હોવ તો મારો પગ ક્રોસ કરેલો સાથે મારો અંગૂઠો તમારી તરફ હોય જે એ સંકેત છે કે તમે જે કહો છો તેમાં મને રસ છે પરંતુ જો તમે જોવો કે હું મારા પગને ક્રોસ કરું છું જેથી મારા ટોચની ટો તમારાથી દૂર છે તો પછી તમે કદાચ મારો રસ ગુમાવ્યો છે ફીટ અને પગ ફેલાયેલા છે તેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ આરામદાયક અથવા સુરક્ષિત અનુભવે છે પરંતુ જ્યારે પગની ઘૂંટીઓ બાંધે છે અને પાછી ખેંચી લે છે અથવા ખુરશીના પાયાની આસપાસ લપેટી લે છે ત્યારે તે વ્યક્તિ અસુરક્ષિત અનુભવે છે અથવા તરછોડાયેલ છે ટેપિંગ બાઊંસિંગ અથવા જિગલીન્ગ ફીટ આપણા વ્યાવસાયિક પોકર ખેલાડીઓ ખુશ ફીટ તરીકે ઓળખે છે પોકરમાં તે એક ઉચ્ચ આત્મવિશ્વાસ બતાવે છે જે ખેલાડીને લાગે છે કે તેની પાસે મજબૂત હાથ છે વ્યવસાયિક વાટાઘાટોમાં સમાન સંકેત છે જો તમે જોયું કે કોઈના પગ ઉછળી રહ્યા છે અથવા તમે જિગલી કરતા જુઓ અને ખભા જે ઉછાળાની પ્રતિક્રિયા છે તે જુઓ તો તમે ખૂબ સારી રીતે ખાતરી કરી શકો છો કે તે વ્યક્તિને લાગે છે કે તેને સારી સોદાબાજીની સ્થિતિ મળી છે બીજો વિડિઓ જે હું ભલામણ કરીશ તે આપેલ લિંક પર જોઈ શકાય છે તે મારી ચર્ચામાં શામેલ કરવામાં આવ્યો નથી તેમ છતાં સહભાગીઓને તેની ભલામણ કરવામાં આવે છે કોઈપણ વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયામાં આપણા ફીટ અને પગની સ્થિતિ જે પણ સૂચવે છે તેની ચર્ચા હું પૂરી કરીશ મારા આગામી મોડ્યુલમાં હું ચર્ચા માટે પેરાલેંગ્વેજ લઈશ તમારો આભાર